આપણે અગાઉના વ્યાખ્યાનમાં IEEE 802 15 4 ધોરણ ઝિગબી અને વાયરલેસ હાર્ટ ઝિગબી જેવા વિશિષ્ટ ધોરણો પર આધારીત જુદા જુદા પ્રોટોકોલ વિશે સમજ્યા છીએ આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે એક ખૂબ જ લોકપ્રિય ટેકનોલોજી તરફ ધ્યાન આપીએ છીએ મૂળભૂત રીતે ઝેડ વેવ પ્રોટોકોલ ખાસ કરીને હોમ ઓટોમેશન એપ્લિકેશન અને સેક્યુરીટી સુરક્ષા સિસ્ટમો માટે ઉપયોગી છે IEEE 802 4 એ કોમ્યુનીકેશન ટેકનોલોજી સંદેશાવ્યવહાર તકનીકો સંચાર તકનીકો પર આધારિત છે જેને ઓછી શક્તિની જરૂર હોય છે જેમાં ઓછી શક્તિ રેડિયો સંચાર આવશ્યકતાઓ હોય છે આજકાલ હોમ ઓટોમેશન પ્રકારની એપ્લિકેશન બનાવવા માટે ખૂબ મહત્વનું છે ઔદ્યોગિક એપ્લિકેશનો માટે પણ તમે આ વિશેષ ટેકનોલોજીની ઉપયોગિતા શોધી શકશો ઝિગબીથી વિપરીત ઝેડ વેવ સરળ અને સસ્તી છે જેનો ઉપયોગ નાના અને મધ્યમ રેન્જ એપ્લિકેશન માટે થાય છે ઝેડ વેવ યુએસમાં આઇએસએમ બેન્ડની જેમ કાર્ય કરે છે તે ખાસ કરીને 908 42 મેગાહર્ટ્ઝ બેન્ડ છે યુરોપમાં તે 868 42 મેગાહર્ટ્ઝ બેન્ડ છે અને તે 2 4 ગીગાહર્ટ્ઝ બેન્ડ સાથેના કોઈપણ દખલને ટાળે છે જે Wi Fi બ્લૂટૂથ અને અન્ય પ્રોટોકોલ અને ધોરણો દ્વારા ઉપયોગમાં લેવાય છે ઝેડ વેવ ઉપકરણો વચ્ચે કોમ્યુનીકેટ વાતચીત કરવા માટે મેશ નેટવર્ક ટોપોલોજીનો ઉપયોગ કરે છે નેટવર્કમાં 232 નોડ્સને ગાંઠોને સપોર્ટ કરે છે હોમ ઓટોમેશન એપ્લિકેશન માટે પણ આ પૂરતું છે ઔદ્યોગિક એપ્લિકેશનો માટે પણ ઝેડ વેવ લગભગ 232 નોડ્સને સપોર્ટ કરે છે તો ચાલો જોઈએ કે ઝેડ વેવ કેવી રીતે કાર્ય કરે છે ચાલો આપણે કહીએ કે અમે એક એવા ઘર વિશે વાત કરી રહ્યા છીએ જેમાં લિવિંગ રૂમ વસવાટ ખંડ બે બેડ રૂમ બેડ રૂમ શયનખંડ અને ડાઇનિંગ રૂમ છે હોમ ઓટોમેશનમાં ઝેડ વેવનો ઉપયોગ કરીને તમે ઝેડ વેવ કંટ્રોલર ડિવાઇસ તરીકે ઓળખાતી ડિવાઇસ ઉપકરણ ઇન્સ્ટોલ કરી શકો છો જે આખા ઘરમાં સિંગલ કંટ્રોલર એકલ નિયંત્રક ઉપકરણ હોઈ શકે છે અને વિવિધ રૂમમાં જુદા જુદા ઝેડ વેવ સુસંગત સંદેશાવ્યવહાર ઉપકરણો હોઈ શકે છે તેથી આ ઝેડ વેવ કમ્યુનિકેશન ડિવાઇસીસ અથવા ઝેડ વેવ નોડ્સ જેવા છે જે સામાન્ય રીતે ઝેડ વેવ નોડ્સ તરીકે ઓળખાય છે તેથી આખા ઘરનું એક ઝેડ વેવ નિયંત્રક અને જુદા જુદા રૂમમાં આવા ઘણા ઝેડ વેવ નોડ્સ હોઈ શકે છે એક જ નિયંત્રકનો ઉપયોગ કરીને લગભગ 127 અથવા 128 ઝેડ વેવ નોડ્સ કનેક્ટ થઈ શકે છે ત્યાં નિયંત્રક નોડ અને ગુલામ નોડ છે કંટ્રોલર એ એક કેન્દ્રીય એન્ટિટી છે જે ઝેડ વેવ નેટવર્ક સેટ કરે છે અને નેટવર્કમાં અન્ય ગુલામ ઉપકરણો એટલે કે ઝેડ વેવ નોડ્સનું સંચાલન કરે છે દરેક લોજિકલ ઝેડ વેવ નેટવર્કમાં એક હોમ આઈડી નેટવર્ક આઈડી અને નેટવર્કમાં ગુલામ ઉપકરણોને અનુરૂપ મલ્ટીપલ અનન્ય એટલે કે અદ્વિતીય નોડ આઈડી હોય છે નેટવર્ક આઈડીની લંબાઈ 4 બાઇટ્સની છે હોય છે અને આ દરેક નોડ આઈડીની લંબાઈ 1 બાઇટ્ની હોય છે નોડ્સ ફક્ત તેમના હોમ નેટવર્કમાં જ વાતચીત કરી શકે છે અને ડેટા રેટ જે સપોર્ટેડ છે તે આશરે 30 મીટર સુધીની છે ડેટા રેટ લગભગ 100 કેબીપીએસ સુધી ઓફર કરવામાં આવે છે 30 મી ની રેન્જમાં 100 કે ઘરના ઓટોમેશન એપ્લિકેશન નાના ઔ દ્યોગિક કાર્યક્રમો માટે પૂરતી છે તેથીજ ઝેડ વેવ એ ખૂબ પ્રખ્યાત ટેકનોલોજી છે ઝિગબીની તુલનામાં તે ઓછી કિંમતની સરળ ટેકનોલોજી છે અને વિવિધ ઘર અને ઔદ્યોગિક ઓટોમેશન એપ્લિકેશનોને ટેકો આપવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે વપરાયેલ રૂટીંગ સ્કીમ સ્રોત રૂટીંગ છે સોર્સ રૂટીંગનો અર્થ એ છે કે સ્રોત નોડ નેટવર્કમાં રૂટ નક્કી કરે છે અને તે પછી નક્કી કરેલ રૂટ્સનો ઉપયોગ કરીને સ્રોત નોડમાંથી આખા નેટવર્ક પર પેકેટ મોકલે છે ઝેડ વેવ તેના સ્રોત રૂટ થયેલ નેટવર્ક ટોપોલોજીને કારણે નેટવર્કમાં ફક્ત સ્થિર ઉપકરણોને ધ્યાનમાં લે છે તેથી આંતરિક લેઆઉટ અને અન્ય ઘરનાં ઉપકરણોને કારણે કોઈપણ અવરોધની સ્થિતિમાં સંદેશાઓ ઝેડ વેવમાં વિવિધ નોડ્સ દ્વારા રૂટ કરવામાં આવે છે આ અવરોધોને રેડિયો ડેડ સ્પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને આને ઝેડ વેવમાં પ્રક્રિયા દ્વારા બાયપાસ કરી શકાય છે જેને હીલિંગ તરીકે ઓળખવામાં આવે છે ઝેડ વેવ એપ્લિકેશનો ઉપયોગ ઘર અને ઓફિસ ઓટોમેશન એપ્લિકેશનો સ્માર્ટ એનર્જા વ્યવસ્થાપન એપ્લિકેશંસ ઘરની સુરક્ષા ઔદ્યોગિક સુરક્ષા ઔદ્યોગિક દેખરેખ એપ્લિકેશન્સ વોઇસ નિયંત્રણ સક્ષમ એપ્લિકેશનો અને ઉપકરણ ઓટોમેશન અને નિયંત્રણ માટે કરી શકાય છે તે છે હવે ચાલો આપણે બીજા એક ખૂબ જ રસપ્રદ અને લોકપ્રિય ધોરણને જોઈએ જે ISA 100 11a તરીકે ઓળખાય છે જે ISA 100 11 શ્રેણીની છે આ ટેકનોલોજી વાયરલેસ નેટવર્ક માટે વપરાય છે અને આંતરરાષ્ટ્રીય સમાજ દ્વારા ઓટોમેશન માટે વિકસાવવામાં આવી હતી તેથી આ ધોરણ મુખ્યત્વે ઔદ્યોગિક વાતાવરણમાં ઓટોમેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને દેખીતી રીતે આ ધોરણ 802 4 પર આધારિત છે 100 11 એ ISA સ્ટાન્ડર્ડની કેટલીક સુવિધાઓ સ્લાઇડ્સમાં સૂચિબદ્ધ છે પ્રથમ તે છે કે તે એક જ નેટવર્કમાં એક સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે વિવિધ પ્રોટોકોલો પર કામ કરતા ઘણા ઉપકરણોને સપોર્ટ કરે છે વિવિધ એજન્ટો અને ઉપકરણો વચ્ચે આંતરપ્રક્રિયા અને સંદેશાવ્યવહારને ટેકો આપવા માટે એક સારો પ્રોટોકોલ તે IPv6 આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને સંલગ્ન ફાયદાઓને એડ્રેસ સ્પેસમાં વધારો અને સુરક્ષા જેવા ઉમેરો કરે છે જે એન્ક્રિપ્શન યોજનાનો ઉપયોગ કરવામાં આવે છે તે 128 બિટ્સથી વધુ સુરક્ષા પ્રદાન કરવા માટે એઇએસ એન્ક્રિપ્શન છે આ ટેકનોલોજીની વિવિધ સુવિધાઓ એપ્લિકેશનના ઔદ્યોગિક ઉપયોગમાં સારી હોવાને કારણે તે સ્કેલેબલ અને વિશ્વસનીય ઉકેલોને સપોર્ટ કરે છે જે પ્રકારનું નેટવર્ક ટોપોલોજીઓ સપોર્ટેડ છે તે સ્ટાર અને મેશ છે વપરાયેલ મેક પ્રોટોકોલ એ ટીડીએમએ અથવા સીએસએમએ સીએ આધારિત મેક પ્રોટોકોલ છે તેથી એપ્લિકેશન્સ એ મોટા પાયે જટિલ ઉદ્યોગોમાં ઓટોમેશન ઔદ્યોગિક નેટવર્ક્સ અને ઉપકરણોનું વાયરલેસ મોનિટરિંગ પ્રક્રિયાઓનું મોનિટરિંગ અને મોટા અને જટિલ સેટઅપવાળા ઔદ્યોગિક વાતાવરણમાં નિયંત્રણ ઓટોમેશન છે હવે ચાલો આઇઓટી લાગુ કરવા માટે બીજી એક ખૂબ જ રસપ્રદ લોકપ્રિય ટેકનોલોજી પર આવીએ જે બ્લૂટૂથ છે બ્લૂટૂથનો ઉપયોગ કોઈ ચોક્કસ કમ્પ્યુટર હેડફોનો અને મોબાઇલ ફોન્સના વિવિધ પેરિફેરલ્સના વાયરલેસ નેટવર્કને સેટ કરવા માટે થાય છે બ્લૂટૂથ એ વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજી છે જે આઇઓટી આધારિત નેટવર્ક્સ અને નેટવર્ક સિસ્ટમ્સ સેટ કરવામાં મદદ કરી શકે છે બ્લૂટૂથ ટેકનોલોજી ટૂંકા અંતરમાં વાયરલેસ સંચાર પ્રદાન કરે છે ઝિગબીથી વિપરીત જેની ચર્ચા આપણે પહેલા કરી હતી તે મધ્યમ શ્રેણીના સંચાર માટે સારું છે જો કે ઝિગબી સારા ડેટા રેટ ઓફર કરતી નથી તેનાથી વિપરીત બ્લૂટૂથ ઝિગબીની તુલનામાં વધુ સારા ડેટા રેટ્સને વધુ સારી રીતે પ્રદાન કરે છે તેથી ત્યાં એક વેપાર છે બ્લૂટૂથનો હેતુ ખાસ કરીને કેબલને બદલવાનો છે તેથી એક કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ પણ છે જેની આપણે અહીં ચર્ચા નહીં કરીએ જો તમે બ્લૂટૂથ પ્રોટોકોલ સ્ટેકને જુઓ તો તમે જોશો કે ત્યાં એક કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ છે જે બ્લૂટૂથ દ્વારા સપોર્ટેડ છે તેથી આ કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ આ વિવિધ વાયરલેસ પોર્ટેબલ ડિવાઇસેસ વચ્ચેના સંદેશાવ્યવહાર માટે મદદ કરશે બ્લૂટૂથ એડહોક નેટવર્ક્સ બનાવવામાં મદદ કરે છે જ્યાં સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલર નથી આ બ્લૂટૂથ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉપકરણો ટૂંકી શ્રેણીમાં એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે પીકોનેટનો ખ્યાલ છે જેને સ્કેટર નેટ કહેવામાં આવે છે કોઈ વિશિષ્ટ પિકોનેટ સેલ્યુલર નેટવર્કમાંના કોષોની સમાન અંદર હાજર હોય છે પિકોનેટમાં ત્યાં માસ્ટર અને લગભગ 7 ઉપકરણો છે પીકોનેટની અંદર 8 ઉપકરણોને સમર્થન આપી શકાય છે ત્યાં વિવિધ ગુલામ ઉપકરણો છે 7 ઉપકરણો માસ્ટર સાથે કનેક્ટ થઈ શકે છે ઉદાહરણ તરીકે પીકોનેટ 1 પીકોનેટ 2 માં જુદા જુદા પિકોનેટ્સ હોઈ શકે છે તે બધા એક સાથે જોડાયેલા છે તેથી આ સ્કેટર નેટ બનાવે છે બ્લૂટૂથ ઓછા ખર્ચે વાયરલેસ સંચાર ઓછા વીજ વપરાશની ઓફર કરે છે ઓછા વીજ વપરાશને કારણે બ્લૂટૂથ આઇઓટી એપ્લિકેશનોમાં આકર્ષક છે જે સામાન્ય રીતે પાવર અને ઊર્જા ની વધુ માંગ કરતા હોય છે તેનો ઉપયોગ ISM 2 4 થી 2 484 ગીગાહર્ટ્ઝ 2 4 થી 2 484 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં થાય છે તે ઉપયોગમાં લેવાતા બ્લૂટૂથના સંસ્કરણને આધારે 1 એમબીપીએસથી 3 એમબીપીએસ વચ્ચેના ડેટા રેટને સપોર્ટ કરે છે આવૃત્તિ 1 2 માં 1 એમબીપીએસ સંસ્કરણ 2 માટે 2 એમબીપીએસ અને 3 એમબીપીએસ ઓપરેટિંગ રેન્જ વર્ગ 3 રેડિયો માટે 1 મીટર વર્ગ 2 રેડિયો માટે 10 મીટર અને વર્ગ 1 રેડિયો માટે 100 મીટર છે તેથી વિવિધ રેડિયો બ્લૂટૂથની વિવિધ સંચાર શ્રેણી આપશે એપ્લિકેશન જ્યાં બ્લૂટૂથ ઉપયોગ માટે યોગ્ય છે તે નેટવર્ક્સ અથવા ડિવાઇસીસ છે જેમાં સંદેશાવ્યવહાર રેન્જની ત્રિજ્યા ઓછી હશે તેથી બ્લૂટૂથની સહાયથી ડેસ્કટોપ અને લેપટોપ પેરિફેરલ્સ સાથે કનેક્ટિવિટીને સપોર્ટ કરી શકાય છે ડિવાઇસેસ વચ્ચે મલ્ટિમીડિયા ટ્રાન્સફર એ બ્લૂટૂથની ખૂબ જ આકર્ષક અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન પણ છે બ્લૂટૂથનો ઉપયોગ ઓટોમોબાઇલ્સમાં મલ્ટિમીડિયા અને નેવિગેશન ડિવાઇસીસ જીપીએસ ડિવાઇસીસ અંતિમ વપરાશકર્તા સાથે જોડાયેલા રહેવા માટે થાય છે આરએફઆઈડી ખૂબ જ આકર્ષક છે જેનો ઉપયોગ લોકપ્રિય છે આરએફઆઈડી ટેગ્સનો ઉપયોગ શોપિંગ મોલ્સમાં પણ થાય છે ઉદાહરણ તરીકે આરએફઆઈડી ટેગ્સ વિવિધ વસ્તુઓ જેવી કે કપડાં શોપિંગ મોલ્સમાં વેચાણ પરની અન્ય વસ્તુઓ સાથે જોડાયેલા હોય છે આરએફઆઈડી રીડર આ આરએફઆઈડી ટેગ્સથી વાંચી શકે છે આ રીતે આરએફઆઇડી કાર્ય કરે છે આરએફઆઈડી મૂળભૂત રીતે રેડિયો આવર્તન ઓળખ માટે વપરાય છે ત્યાં 3 ઘટકો છે એક તે ટેગ પોતે છે વિવિધ વસ્તુઓ સાથે જોડાયેલ આરએફઆઈડી ટેગ આરએફઆઈડી રીડર જે ટેગમાંથી વાંચી શકે છે અને આરએફઆઈડી સોફ્ટવેર જે આ સંપૂર્ણ વસ્તુને સંચાલિત કરવા માટે શક્તિ આપશે આરએફઆઈડી ટેગ ડિજિટલી એન્કોડ કરેલો ડેટા સ્ટોર કરે છે જે આરએફઆઇડી રીડર દ્વારા વાંચવામાં આવે છે પરંપરાગત બાર કોડ્સ અથવા વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા ક્યૂઆર કોડની તુલનામાં આરએફઆઈડી ટેગ ડેટા દૃષ્ટિની લાઇનની બહાર વાંચી શકાય છે આરએફઆઈડી ટેગ એકીકૃત સર્કિટ અને એન્ટેના હોય છે જે રક્ષણાત્મક સામગ્રીથી ઢંકાયેલ હોય છે આરએફઆઈડી ટેગ્સને નિષ્ક્રિય ટેsગ્સ અથવા સક્રિય ટેગ્સ તરીકે વર્ગીકૃત કરી શકાય છે સક્રિય ટેગ્સ તે છે જેની ઓપરેશન અને ડેટા ટ્રાન્સફર માટે પોતાનો વીજ પુરવઠો છે નિષ્ક્રીય ટેગ્સ એ છે જેની પાસે પોતાનો વીજ પુરવઠો નથી અને ડેટા પ્રસારિત કરવા માટે આને પ્રેરક રીતે સંચાલિત કરવું પડશે આરએફઆઈડીના ઉપયોગની એપ્લિકેશન સ્ટોરિંગ પ્રોડક્ટ ટ્રેકિંગ સ્ટોર પ્રોડક્ટ ટ્રેકિંગ એસેટ અને બેગેજ ટ્રેકિંગ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પશુધન ટ્રેકિંગ અને મેનેજમેન્ટ ઓટો મોબાઇલ ટ્રેકિંગ ઓથેન્ટિકેશન અને એક્સેસ કંટ્રોલ છે એનએફસીએ ટેકનોલોજી પણ ખૂબ સમાન રીતે કાર્ય કરે છે પરંતુ તેમાં એક તફાવત છે આ એનએફસી ટેકનોલોજી આરએફઆઈડીમાંથી લેવામાં આવી છે આરએફઆઇડીથી વિપરીત એનએફસી ઉપકરણો વચ્ચે કોઈ શારીરિક સંપર્ક વિના કોઈપણ ભૌતિક સાથે નજીકમાં કામ કરશે આરએફઆઈડી રીડર અને ટેગ્સ થોડો થોડો અલગ રાખી શકે છે પરંતુ એનએફસીએ ઉપકરણોને ખૂબ નજીકમાં રાખવું પડશે એનએફસીએ ડિવાઇસ બે પ્રકારનાં સક્રિય ઉપકરણ અથવા નિષ્ક્રિય ઉપકરણ હોઈ શકે છે સક્રિય પ્રકારનાં ઉપકરણ બંને ડેટા વાંચી અને પ્રસારિત કરી શકે છે અને એક નિષ્ક્રિય ઉપકરણ ફક્ત ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે પરંતુ એનએફસીએ ઉપકરણોથી વાંચી શકતો નથી તેથી આ સક્રિય અને નિષ્ક્રીય ઉપકરણ ખ્યાલો વચ્ચેનો તફાવત છે એનએફસી 13 56 મેગાહર્ટઝ ફ્રીક્વન્સી બેન્ડમાં કાર્ય કરે છે અને એનએફસીમાં વાતચીતની શ્રેણી 10 સે થી ઓછી છે ચાલો આપણે કહીએ કે તમારી પાસે આમાંના એક D1 એનએફસી ઉપકરણમાં છે તમારી પાસે બીજો ડિવાઇસ ડી2 છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આમ ડી1 અને ડી2 એકબીજાની નજીક રાખવામાં આવશે 10 સેન્ટિમીટરથી ઓછા અંતરે એનએફસીએ વિવિધ ડેટા રેટ્સ 106 212 અથવા 424 કેબીપીએસને સપોર્ટ કરે છે બે ઉપકરણો વચ્ચે સપોર્ટેડ બે કમ્યુનિકેશન મોડ્સ એક એક્ટિવ એક્ટિવ સક્રિય સક્રિય છે અને બીજો એ એક્ટિવ પેસીવ સક્રિય નિષ્ક્રીય મોડ છે એનએફસીની એપ્લિકેશનો માલ બેન્કિંગ સેક્ટર એનએફસી સક્ષમ સ્માર્ટફોન એનએફસીનો ઉપયોગ કરીને સ્માર્ટફોન વચ્ચે ડેટા કમ્યુનિકેશન સિક્યુરિટી અને ઓથેન્ટિકેશન અને લો પાવર હોમ ઓટોમેશન સિસ્ટમ્સ જેવા જ આરએફઆઈડી ટ્રેકિંગની સમાન છે તેથી આ સાથે આપણે આ ચર્ચાનો અંત લાવીએ છીએ પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે વિવિધ કનેક્ટિવિટી તકનીકોમાંથી ચર્ચા કરી હતી અને તેની શરૂઆત ધોરણ IEEE 802 4 દ્વારા થઈ હતી પછી આપણે ઝિગબી ઝેડ વેવ આઇએસએ આરએફઆઈડી એનએફસી અને વાયરલેસ હાર્ટ વિશે પણ ચર્ચા કરી આ એવા કેટલાક સંદર્ભો છે કે જેની મદદથી તમે વધુ વિગતવાર આગળ વધી શકો છો તેથી આની સાથે આપણે આ ચર્ચા સમાપ્ત કરીએ છીએ